આપણે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ કઈ રીતે કન્ફીનમેન્ટથી અલગ છે એનાથી શરૂઆત કરીશું કન્ફીનમેન્ટ સાથે આપણે આવું કંઇક જોયું અહીંયા આપણી પાસે સીસ્ટમ છે અને એ સિસ્ટમમાં આપણે પ્રોગ્રામ ચલાવવા માગીએ છીએ અને એ પ્રોગ્રામ મેલિશયસ છે તો આપણે એ બાહેંધરી જોઈએ કે આ પ્રોગ્રામ અમુક ચોક્કસ ભાગ પૂરતો જ મર્યાદિત રહે તો આપણે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ કઈ રીતે કન્ફીનમેન્ટથી અલગ છે એનાથી શરૂઆત કરીશું કન્ફીનમેન્ટ સાથે આપણે આવું કંઇક જોયું અહીંયા આપણી પાસે સીસ્ટમ છે અને એ સિસ્ટમ માં આપણે પ્રોગ્રામ ચલાવવા માગીએ છીએ અને એ પ્રોગ્રામ મેલિશયસ છે તો આપણે અલગ અલગ તકનીકો જેવી કે લીસ્ટ પ્રીવિલેજ અથવા તો okws અથવા તો સોફ્ટવેર ફોલ્ટ આઈસોલેશન જોઈ કે જેમાં આપણે કન્ફીનમેન્ટ વિસ્તાર બનાવ્યા કે જેમાં આ મેલિશયસ પ્રોગ્રામ ચાલે આ કન્ફીનમેન્ટ એરિયાને કારણે કોઈપણ પ્રકારનું ગેરવર્તન હંમેશા એ એરીયા પૂરતું જ મર્યાદિત રહે આ ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ થી ખૂબ જ અલગ છે કે જેમા આપણે આના થી ઉલટું જોઇશું ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટમાં આપણી પાસે ખૂબ સવેન્દંશિલ પ્રોગ્રામ છે જે આપણે ચલાવો છે તે એટલો સવેન્દંશિલ છે કે આપણે જે સિસ્ટમ માં તે ચાલે છે તેના પર પણ ભરોસો નથી આવા સવેન્દંશિલ પ્રોગ્રામ જેવાકે બેન્કિંગ એપ્લિકેશન અથવા તો પ્રોગ્રામ કે જે અગત્યના ડેટાનું એન્ક્રિપ્શન કરે છે એ પ્રોગ્રામ એવા એન્વાયરમેન્ટ માં ચાલે છે કે જેના પર આપણે ભરોસો નથી ઉદાહરણ તરીકે તમારી સિસ્ટમ માં માલવેર અથવા તો બીજી કોઈ મેલિશયસ એપ્લિકેશન ચાલે છે કે જે આખી સિસ્ટમ માં હાજર છે હવે આવા મેલિશયસ પ્રોગ્રામ ચાલતા હોવા છતાં આપણે એવું જોઈએ છીએ કે આપણો સવેન્દંશિલ પ્રોગ્રામ કોઈપણ માહિતી ગુમાવ્યા વગર ચાલે એટલે કે આવી ભરોસા વગરની સિસ્ટમ માં આપણે એવું જોઈએ છીએ કે આપણો પ્રોગ્રામ સિક્યોર રીતે ચાલે રીંગ આર્કિટેક્ચર કે જે બધા જ પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ એ અપનાવ્યું છે તે આ પ્રોબ્લેમ ની મુખ્ય તાકાત છે રીંગ આર્કિટેક્ચર માં દાખલા તરીકે x૮૬ રીંગ આર્કિટેક્ચરમાં ઘણી બધી રીંગ હોય છે રિંગ ૧ થી ૩ અને ઓપરેટિંગ સિસ્ટમ રીંગ ૧ માં ચાલે છે કે જે પ્રિવિલેજ કોડ છે અને તે ઘણી બધી એપ્લિકેશન માટે એન્વાયરમેન્ટ બનાવે છે અને આ બધી એપ્લિકેશન રીંગ ૩ માં ચાલે છે આખી સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી પ્રિવિલેજ કોડ અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ બધી એપ્લિકેશન ના મેમરી અને ડેટા એક્સેસ કરી શકે જોકે એક એપ્લિકેશન બીજી એપ્લિકેશન કરતા અલગ હશે એટલે કે એક એપ્લિકેશન બીજી એપ્લિકેશન નો ડેટા મેળવી શકશે નહીં આ પ્રતિબંધ વર્ચ્યુઅલ મેમરી અને પેજ ટેબલ સેટિંગ થી મેળવી શકાય છે જ્યારે અલગ અલગ એપ્લિકેશન વચ્ચે પાર્ટીશન અને પ્રિવિલેજ કોડ રીંગ આર્કિટેક્ચર દ્વારા મેળવી શકાય છે હવે સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે આમાંની કોઈ એપ્લિકેશન મેલિશયસ બને અને તે ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો પ્રિવિલેજ કોડ માં રહેલી ખામી શોધી લે આવું ઘણી વખત થાય છે દાખલા તરીકે આ પ્રોગ્રામ કે જે મેલિશયસ છે તેણે ઓપરેટિંગ સિસ્ટમ માં રહેલ ખામી શોધી અને તેણે આખી ઓપરેટિંગ સિસ્ટમ ને ખરાબ કરી હવે અહીં સમસ્યા એ થાય છે કે ઓપરેટિંગ સિસ્ટમ એ આખી સિસ્ટમ કન્ટ્રોલ કરે છે અને સિસ્ટમ માં રહેલ દરેક એપ્લિકેશનને મોનીટર કરે છે અથવા તો બદલે છે ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો પ્રિવિલેજ કોડ ખામીયુક્ત થવાને કારણે એવું થાય કે સિસ્ટમ માં હાજર બીજી એપ્લિકેશન પણ ખામી યુક્ત થાય અથવા તો અન્ય શબ્દોમાં આખી સિસ્ટમ ખામીયુક્ત થાય આજની સિસ્ટમ માં આ એક ખૂબ જ બેઝિક પ્રોબ્લેમ છે તેથી બગડેલ ઓપરેટિંગ સિસ્ટમ માં સંવેદનશીલ એપ્લિકેશન ચલાવવી ખૂબ જ અઘરું છે બીજો સંભવિત અટેક સીનારીઓ ઇનવેસીવ અટેકના કારણે છે તો અહીં શું થાય છે કે એટેકર પ્રોસેસર IC ને ડી પેક કરવામાં સફળ રહે છે અને તેના કારણે તે તેની અંદરના સિગ્નલ જોઈ શકે છે દાખલા તરીકે જો તમે આ ફિગર જુઓ તો અહીંયા cpu મેમરી અને અલગ અલગ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે કે જે બધા સરખી ડેટા અને એડ્રેસ બસ શેર કરે છે તો આ ઇનવેસીવ અટેકમાં શું થઈ શકે કે એટેકર ડેટા અને એડ્રેસ બસ નો એક્સેસ મેળવવામાં સફળ રહે અને જેથી પ્રોસેસર માં ચાલતી સંવેદનશીલ માહિતી નો એક્સેસ મેળવી શકે બીજો હાલનું અટેક કોલ્ડ બુટ અટેક છે હવે આ અટેક એ માહિતીનો ઉપયોગ કરે છે કે મેમરી d રેમ અથવા તો ડાયનેમિક રેમ ની બનેલી છે અને d રેમનો મૂળભૂત ઘટક કેપેસીટર છે હવે જ્યારે કોઈ મેમરીમાં ૧ મૂકવામાં આવે ત્યારે કેપેસીટર ચાર્જ થાય છે અને જ્યારે ૦ હોય ત્યારે ડિસ્ચાર્જ થાય છે હવે લોકો એવું શોધ્યું કે જ્યારે પાવર બંધ કરી દેવામાં આવે ત્યારે ઘણાખરા કેપેસીટર એમાં રહેલ માહિતી અમુક સમય સુધી જાળવી રાખે છે હવે રિસર્ચરે એવું શોધ્યું કે d રેમ ચિપ એ સિસ્ટમ માંથી કાઢી અને બીજી સિસ્ટમ માં નાખી ત્યારબાદ તેને સ્કેન કરી અને d રેમ નો બધો કન્ટેન્ટ જોઈ શકાય છે હવે d રેમનો મોટાભાગનો કન્ટેન્ટ હાજર હોવાથી તેમાં રહેલ ઘણી બધી માહિતી એટેકર મેળવી શકે છે આગલા લેકચરમાં આપણે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ જોઈશું કે જે આ પ્રકારના અટેક ને રોકી શકે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ મા આપણે એવું માનીએ છીએ કે ઓપરેટિંગ સિસ્ટમ બગડી છે જેના કારણે આખે આખી સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે તેમ છતાં પણ આપણે શું કરવું છે કે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ એ આપણને એવું એન્વાયરમેન્ટ આપે કે જેથી os બગડેલ હોવા છતાં આપણે આપણી સંવેદનશીલ એપ્લિકેશન ચલાવી શકીએ ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ હાલના વર્ષોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા બધા ડોમેઇન જેવાકે એમ્બેડેડ સિસ્ટમ થી લઈને હાઈ પર્ફોમિંગ કોમ્પ્યુટીંગ માં તેની ઘણી બધી એપ્લીકેશન્સ છે Intel અને AMD બન્ને ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ વાપરે છે આવનારા લેક્ચરમાં આપણે Intelનું SGX કે જે Intel નું ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ છે કે જેમાં સંવેદનશીલ કોડને અવિશ્વસનીય સિસ્ટમ માં ચલાવવા માટે એનકલેવસ બનાવવામાં આવે છે તે જોઈશું એમ્બેડેડ દુનિયામાં ARM એ ટ્રસ્ટ ઝોન આર્કિટેક્ચર બનાવ્યું કે જે ટ્રસ્ટેડ એક્ઝીક્યૂશન એન્વાયરમેન્ટ છે આપણે પેહલા ARM ટ્રસ્ટ ઝોન જોઈશું અને પછી Intel SGX જોઈશુ આભાર